સેવામાં પ્રક્રિયાની સમસ્યાઓ નમસ્તે મારું નામ જયંતા ચેટર્જી છે અને હું IIT કાનપુરથી છું અને અમે સંચાલન સેવા સમકાલીન મુદ્દાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અમે તાજેતરમાં જેની ચર્ચા કરી રહ્યા છીએ તે સેવાની અમૂર્તતા અને વિજાતીયતા અને ઉદાહરણ તરીકે અમૂર્તતા જેવી આ લાક્ષણિકતાઓમાંથી ઉદ્દભવતી જટિલતાઓથી ઉદ્ભવતા પડકારો છે તેથી સંચાલન પરામર્શ અથવા નાણાકીય સુરક્ષા સેવાઓ જેવી સેવાઓની તુલના કોઈપણ ભૌતિક વસ્તુ સાથે કરી શકાતી નથી અને તેથી તેમાં ખ્યાલોનો એક અમૂર્ત સમૂહ સામેલ છે જે ગ્રાહક સેવા સાથે જોડાય તે પહેલાં સમજવું મુશ્કેલ છે તેવી જ રીતે અમારી પાસે બિન સર્ચેબિલિટીની સમસ્યા છે જેનો અર્થ એ છે કે ફિઝિયોથેરાપી જેવી કેટલીક સેવાઓ છે જ્યાં સુધી તમે સેવાનો અનુભવ ન કરો ત્યાં સુધી તમે ખરેખર તે ચોક્કસ સેવા અથવા પરિણામની અસરને સમજી શકતા નથી અથવા સંપૂર્ણ રીતે સમજી શકતા નથી જેનું પરિણામ સેવા અને તેથી વધુ તેવી જ રીતે આપણી પાસે સામાન્યતાની સમસ્યા છે ઉદાહરણ તરીકે હોટેલ રૂમ રૂમના કદ વગેરેના સંદર્ભમાં સેવા સાથે જોડાતા પહેલા કેટલીક વિશિષ્ટતાનો સંચાર થઈ શકે છે પરંતુ જ્યારે ઉચ્ચ સ્ટાર હોટેલ દસ ગણા વધુ રૂમના ભાડાની માંગ કરે છે ત્યારે તે વાજબી છે કે કેમ તે સમજવું ઘણીવાર ખૂબ મુશ્કેલ છે કારણ કે કોઈને લાગે છે કે હોટેલનો રૂમ હોટેલનો રૂમ છે તેથી વિજાતીયતા અને અસ્પષ્ટતાથી ઉદ્ભવતી આ જટિલતાઓને ઉકેલવા માટેની વ્યવસ્થાપન સમસ્યા વિવિધ અભિગમો દ્વારા પૂરી થાય છે અને અમે બે અભિગમોની ચર્ચા કરી રહ્યા છીએ એક પ્રમોશન અને બીજી પ્રક્રિયા પ્રમોશનમાં અમે પર્યટન અથવા તબીબી સારવાર જેવા સંખ્યાબંધ ઉદાહરણો જોયા અને અમે જોયું કે કેવી રીતે સંચાર વ્યૂહરચના પ્રમોશન વ્યૂહરચના ગ્રાહક શિક્ષણ વ્યૂહરચના અમૂર્તતામાંથી ઉદ્ભવતી જટિલતાઓને મૂર્ત બનાવી શકે છે હું તમને એક હોટલના ખૂબ જ પ્રખ્યાત પ્રમોશન કેમ્પેઈનનું ઉદાહરણ કહી શકું છું જે ખૂબ જ ઊંચી અને વૈભવી હોટેલ ચેઈન છે વૈશ્વિક ચેઈન છે અને તેઓએ એક પ્રમોશન કેમ્પેઈન બનાવ્યું છે જે ટીવી પર અથવા સિનેમા ક્લિપ્સમાં અથવા રેડિયો જાહેરાતો અને કેટલીક પ્રિન્ટ જાહેરાતો દ્વારા બતાવવામાં આવ્યું છે તે દર્શાવે છે કે એક ગ્રાહક ટ્રેનમાં ચઢે છે અને એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં ઓસરીમાંથી પસાર થાય છે તે દરિયા કિનારેથી પર્વતના ઢોળાવમાં વિશાળ ખુલ્લા મેદાનો તરફ આઇસલેન્ડ જેવા લોકેલ તરફ બહામાસ જેવા સ્થાને જાય છે અને અંતે તે એક કમ્પાર્ટમેન્ટમાં સ્થાયી થાય છે અને જ્યારે તે બારીમાંથી બહાર જુએ છે ત્યારે તે તેની સામે ઉગતા ફૂલો ઉડતા પક્ષીઓ રમતા બાળકો જુદા જુદા દ્રશ્યો જુએ છે જાહેરાતોની શ્રેણીની ઝુંબેશ હંમેશા એક નિવેદન સાથે સમાપ્ત થાય છે અનુભવ માટે પૂછો અને અમે વિતરિત કરીએ છીએ તેથી મૂળભૂત રીતે આ ખૂબ જ આકર્ષક સારી રીતે તૈયાર કરાયેલ આબેહૂબ છબીઓ સાથેનું અભિયાન હોટલના પ્રાયોગિક તત્વ તે હોટેલ દ્વારા ઓફર કરવામાં આવેલ અનુભવની વૈવિધ્યતાને દર્શાવે છે અને તે દ્વારા તે સેવાની દરખાસ્તને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરે છે કારણ કે તે મૂલ્ય દરખાસ્ત કિંમત પ્રસ્તાવ વગેરે છે અમે પછી અલબત્ત કિંમતો વિશે ચર્ચા કરીશું જે લિંક છે અને અમે આ p કિંમતનો ભાગ થોડી વિગતવાર પછીથી લઈશું પરંતુ આ દરમિયાન અમે પ્રક્રિયાઓ પર પણ ધ્યાન આપ્યું છે અને પ્રક્રિયાઓને કેવી રીતે મેપ કરી શકાય છે અમે કેવી રીતે સેવા બ્લુ પ્રિન્ટ અથવા ફ્લો ચાર્ટ બનાવી શકીએ છીએ જેના દ્વારા અમે પછી અવરોધો શોધી શકીએ છીએ અથવા અમે વિવિધ નિષ્ફળતાના મુદ્દાઓને ઓળખી શકીએ છીએ અને અમે કેવી રીતે સેવામાં સુધારો કરવા માટે FMEA પ્રકારનું નિષ્ફળતા મોડ પ્રકારનું વિશ્લેષણ કરી શકે છે આજે આ પ્રક્રિયાના અંતિમ વિભાગમાં સેવાની જટિલતાને પ્રતિસાદ આપે છે અમે અન્ય એક રસપ્રદ વિષયની ચર્ચા કરીશું જે સેવાઓને ફરીથી ડિઝાઇન કરવાની છે તેથી જેમ આપણે નવી સેવા બનાવવા માટે હાલની સેવાનો નકશો બનાવી શકીએ છીએ તેમ અમે ફ્લો ચાર્ટ અને ડિબોટલનેક સેવા જોઈ શકીએ છીએ અમે સેવા મેપ જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ જે નિષ્ફળતાના મુદ્દા છે તે જ રીતે પ્રક્રિયા મેપિંગ પણ અમને સેવાને ફરીથી ડિઝાઇન કરવામાં મદદ કરી શકે છે હું તમને IIT કાનપુર ખાતે પુસ્તકાલય સેવાની પુનઃ ડિઝાઇનનું ઉદાહરણ આપીશ તેથી અમે પુસ્તકાલય સેવાના સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો વર્તમાન અનુભવ જોઈએ છીએ જેમ તમે જાણો છો કે આજે તમામ પ્રકારના ડિજિટલ સંસાધનો ઉપલબ્ધ છે ઘણા લોકો પુસ્તકાલયમાં જતા નથી પરંતુ પુસ્તકાલય તેમના ડેસ્કટોપ પર આવે છે તેથી અમારી પાસે એક વિશાળ ઇમારત છે અને અમારી પાસે ઘણા જૂના પુસ્તકો છે જર્નલ્સનો વિશાળ ભંડાર છે ઘણા જર્નલો હવે ઇલેક્ટ્રોનિક સંસાધન તરીકે ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીઓ શિક્ષકોના ડેસ્કટોપ અથવા લેપટોપ પર સરળતાથી ઉપલબ્ધ છે તેથી અમે પુનઃમૂલ્યાંકન કરવા માંગીએ છીએ કે માર્ગ શું હશે આપણે IIT કાનપુર ખાતે લાઇબ્રેરી સેવાને કેવી રીતે પુનઃરચના કરવી જોઈએ હવેથી 20 25 10 વર્ષ પછી આગળ વધવું જોઈએ જ્યારે અમે વપરાશકર્તાઓના અભિપ્રાયનું વ્યાપકપણે સર્વેક્ષણ કર્યું અમારી પાસે પ્રશ્નાવલિ આધારિત સેવા હતી ઇન્ટરવ્યુ હતા અને અમે કેટલીક સામાન્ય આવશ્યકતાઓ સાથે આવ્યા કે દરેક વ્યક્તિ એક જ સ્ટોપ શોપ રાખવાનું પસંદ કરશે તેઓ બહુવિધ કામગીરીને પસંદ કરશે નહીં તેઓ સ્વ સેવા માટેની તકોને વિસ્તૃત કરવા માંગે છે જેમ કે સ્વયં ચેક આઉટ અથવા જારી કરાયેલ પુસ્તકોની સ્વ જમા કરાવવા અને ત્યાં જરૂરિયાતોનો એક નવો સમૂહ ઓળખવામાં આવ્યો હતો જ્યાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ વધુ જ્ઞાન આધારિત સેવાઓ ઇચ્છતા હતા સેવાઓ જેવી કે સંદર્ભ આપવામાં આવે છે જરૂરિયાત આપવામાં આવે છે એવી સેવા જે પુસ્તકો અને જર્નલ્સમાંથી જરૂરી સામગ્રી કાઢી શકે છે અને અન્ય પુસ્તકાલયોમાંથી સામગ્રી લાવી શકે છે તેથી અમુક પ્રકારના અભિસારી ફ્રેમ લોકો ઇચ્છતા હતા હવે હાલની લાઇબ્રેરી સેવાની પ્રક્રિયાનું મેપિંગ વિવિધ ઘટકોને જોતા જે હવે અવરોધો છે તે હવે ઘણી જગ્યા અથવા સમય અથવા લોકોની વ્યસ્તતા લે છે અમે અત્યંત માંગવાળી નવી જ્ઞાન સેવા લોકો ઇચ્છતા સંદર્ભ સેવા બનાવવાની તકોને ઓળખી શકીએ છીએ ઉદાહરણ તરીકે પ્રક્રિયા નકશા દ્વારા અમે ઓળખી શકીએ છીએ કે આ વર્તમાન લોબી ચેક બિન્દુઓની શ્રેણી છે જેમ તમે અંદર જશો ડાબી બાજુએ એવા લોકો છે જેઓ તમારી બેગ તપાસશે અને તમને બેગ જમા કરાવવા માટે કહેશે તમે પુસ્તકો લઈને અંદર જાઓ છો ત્યાં અન્ય અવરોધોનો સમૂહ છે જ્યાં તમે પુસ્તકો જમા કરો છો જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે આ સમસ્યા આવે છે અને ત્યાંથી તમે ફરીથી પુસ્તકો તપાસો છો તેથી જો અમે સેવાઓનું સ્વયંસંચાલન બનાવીએ અને પ્રક્રિયા પુનઃડિઝાઈન કરીએ તો આ અડચણો અને સુપર ફ્લો ચેક પોઈન્ટ તરીકે ઓળખીને જેને જાત સેવા તકનીકી દ્વારા દૂર કરી શકાય છે તો તમે લાઈબ્રેરીની પ્રવેશ લોબી તમારી સામે જે જુઓ છો તેને તમે ફરીથી ડિઝાઈન કરી શકો છો આ તે છે જે કલાકારો જુએ છે જે તમને વધુ વ્યાપક ખુલ્લી લાગણી આપી શકે છે અને તમે તે જગ્યાનો ઉપયોગ કરી શકો છો પછી આમાંથી થોડું જ્ઞાન લાતાગૃહ બનાવી શકો છો તેથી જૂની સેવાને પુનર્જીવિત કરવા માટે પ્રક્રિયા મેપિંગ દ્વારા સેવાની પુનઃડિઝાઈન ઘણીવાર જરૂરી બની જાય છે કારણ કે મોટાભાગની સેવાઓ જેવી કે પ્રોડક્ટ્સ અથવા તેના જેવી સિસ્ટમમાં અમુક કુદરતી અધોગતિ હોય છે અને વિસર્પી અમલદારશાહીને કારણે થતા અધોગતિને જોઈને ઓળખી શકાય છે કે સમય કેવી રીતે પસાર થાય છે તેથી જ્યારે તપાસ નિયંત્રણનો ઉચ્ચ ગુણોત્તર હોય છે ઉદાહરણ તરીકે પુસ્તકાલયની પરિસ્થિતિમાં જ્ઞાન સેવાઓ જેવી મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓ સાથે સરખામણી કરો ત્યારે વ્યક્તિ જોઈ શકે છે કે પ્રક્રિયાને ફરીથી ડિઝાઇન કરવી જરૂરી છે પ્રક્રિયા મેપિંગની પદ્ધતિ દ્વારા પ્રક્રિયા પુનઃડિઝાઈનને પછી ટેક્નોલોજીની આગાહી અને વલણ સ્પોટિંગ સાથે પણ સંકલિત કરી શકાય છે અને ત્યારબાદ સેવાઓની સંપૂર્ણ નવી પેઢીનું સર્જન કરી શકાય છે જે એક તરફ વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ કરશે અને બીજી તરફ તે સંપૂર્ણ નવા સેટનું સર્જન કરશે તેથી સામાન્ય રીતે પુનઃડિઝાઇન તે સેવાની નિષ્ફળતા અથવા નિષ્ફળતાના મુદ્દાઓને ટાળવા જેવી સમસ્યાઓને સંબોધિત કરે છે જેની ચર્ચા અગાઉના વિભાજનમાં અમે FMEA પ્રકારનું વિશ્લેષણ કરીને કરી શકીએ છીએ જ્યાં અમે જોખમની ધારણા નંબરઘટનાની સંભાવના ઘટનાની ગંભીરતા કપાત ન થવાની સંભાવના વગેરે સાથે આવી શકીએ છીએ સેવા મેપિંગ અમને ચક્રના સમયને ઘટાડવા ચેકિંગ અથવા ઇશ્યૂ કરવા જેવી બિન મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓને દૂર કરવા માટે ફરીથી ડિઝાઇન કરવાની પણ મંજૂરી આપશે જે બાર કોડ અને RFID જેવી તકનીકો જે આજે સરળતાથી ઉપલબ્ધ છે તેના દ્વારા સરળતાથી કરી શકાય છે જે એકંદરે ઉત્પાદકતા અને અંતે તે ગ્રાહક સંતોષમાં વધારો કરે છે તેથી તમે ગ્રાહક સાથે શરૂઆત કરો વર્તમાન પ્રક્રિયાના નકશા સાથે સરખામણી કરો નવા પ્રક્રિયાના વિચારો વિકસાવો નવી પ્રક્રિયાઓના ઉદાહરણ કરો ગ્રાહક સાથે તપાસ કરો અને પછી ધીમે ધીમે ગોઠવણી કરો ઘણી વખત ફરીથી ડિઝાઇન કરવા માટે ડ્રોઇંગ બોર્ડ નો ઉપયોગ કરી શકો છો તેથી ટૂંકમાં તમે તમારી સામે જુઓ છો અમારી પાસે ત્રણ મુખ્ય ચાલ છે જ્યાં અમે જૂની સેવા જૂની સેવામાંથી નવી સેવાની ડિઝાઇન સાથે જઈ શકીએ છીએ મુખ્યત્વે આ ત્રણ બ્લોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને તેમને કલમ બનાવીને તેમને હાલના સેવા નકશામાં ભેળવીને બિન મૂલ્ય વર્ધિત પગલાંને દૂર કરવાના આ ત્રણ પગલાં સ્વ સેવા તરફ સ્થાનાંતરિત થવું અને માહિતી અને તકનીક સંચારનો ઉપયોગ કરીને શક્ય તેટલી સીધી સેવા પહોંચાડવી તેથી હું તમારા માટે એક નાના અસાઇમેન્ટ સાથે આ સત્રનો અંત કરીશ કે નકશાનો અનુભવ કરો ચાર્ટ બહાર લાવો તમારી સંસ્થામાં તમારી હાલની લાઇબ્રેરીમાંના પ્રવાહને સમજો અથવા તમે ઉપયોગ કરો છો તે કોઈપણ અન્ય મોટી લાઇબ્રેરી પધ્ધતિ અને પછી અડચણના મુદ્દાઓને સમજો ઉદાહરણમાંથી કેટલાક વિચારો જે મેં તમને અમારા અભ્યાસમાંથી બતાવ્યા છે વલણો શોધવામાં તમારી જાતને જોડો અને ભવિષ્યની લાઇબ્રેરી માટે નવા પ્રક્રિયા નકશાની કલ્પના કરવાનો પ્રયાસ કરો પ્રક્રિયામાં માત્ર બિન મૂલ્યવર્ધન સેવાઓને દૂર કરવાનો પ્રયાસ કરો શક્ય તેટલી સ્વ સેવા તકનીકનો ઉપયોગ કરો ગ્રાહકોને સેવા ઘટકોની સહ નિર્માણનો સમાવેશ કરો પરંતુ તકનીકનો ઉપયોગ કરીને કેટલીક સેવાઓને બંડલ કરવાનો પણ પ્રયાસ કરો અને પછી તમે આ પ્રકારના દૃશ્ય સાથે આવી શકો છો જે તમારી સામે છે તેથી ડાબા ઉપરના ખૂણે તમે એક ભવ્ય પરંપરાગત પુસ્તકાલય બહુમાળી લાખો પુસ્તકોનો નજારો જોશો અને આપણે પહેલાથી જ ઉપરના જમણા ખૂણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કમ્પ્યુટર્સ હવે હજારો પુસ્તકોનું સ્થાન લઈ રહ્યા છે અને પછી મેં તમને ડાબી બાજુના ખૂણે બતાવ્યા છે બે ખૂણા નીચેનો ખૂણો ડાબો ખૂણો તે છે જ્યાં આપણે આજે છીએ વિવિધ પ્રકારના ઇ રીડરનો ઉપયોગ ટેબ્લેટનો ઉપયોગ જે આપણને ફરીથી સેંકડો હજારો પુસ્તકો માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે પરંતુ તમે નવી લાઇબ્રેરી સેવાને કેટલીક નવી ટેકનોલોજી સ્પોટિંગ અને ટ્રેન્ડ સ્પોટિંગ સાથે એકીકૃત કરવાનો પ્રયાસ કરો છો વિચારવાનો પ્રયાસ કરો કે પુસ્તકો અપ્રચલિત થઈ જશે કે પુસ્તકો નવું સ્વરૂપ લેશે જેમ કે તમને નીચે જમણા ખૂણે એક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તેથી વર્તમાન પ્રક્રિયાના નકશા વર્તમાન પ્રવાહ ચાર્ટની પુનઃપરીક્ષા કરીને તેને ટેક્નોલોજીના વલણો સાથે સંકલિત કરીને અને નવી નવીન નવી સેવા ડિઝાઇન સાથે આવો